તેથી અત્યાર સુધી આપણે શું કર્યું કે આપણે આ સૂત્રને ઍબ્સ્ટ્રેકટલી રીતે લખ્યું છે બરાબર તેથી આપણે 1D ના પ્રશ્ન ઉપર ઝડપથી નજર નાખીશું તેથી આ 1D ના પ્રશ્ન માં આપણે વેવ વિષે કઈ બોલ્યા નથી બરાબર તેથી આ 1D નો પ્રશ્ન છે તેનો અર્થ એ છે કે વેવ આ રીતે x દિશા સાથે જાય છે બરાબર તેથી ચાલો અહીં કોઓર્ડીનેટ y અક્ષ ની સાથે છે બરાબર તેથી જો વેવ x દિશા સાથે ચાલતું હોય તો H ને કઈ દિશામાં લઈશું વિદ્યાર્થી z z બરાબર તમારી જમણી બાજુ કર્લ નો નિયમ છે બરાબર તેથી E×H એ મને તે દિશા આપશે જેમાં વેવ તરીકે લઇ રહ્યો છું તેથી Uxy બરાબર આપણે પહેલેથી જ જાણીએ છીએ કે પ્લેન વેવ વચ્ચે સંબંધ છે બરાબર વિદ્યાર્થી ખાલી જગ્યાનો ઈમ્પિડેન્સ બરાબર તેથી HUxηz કે જે ખાલી જગ્યા 377 નો ઈમ્પિડેન્સ છે કોઈપણ √με હોય અહીં z હેટ છે બરાબર તેથી આ મારો E છે આ મારો H છે બરાબર હવે અહીં આને લખવાની બીજી રીત પણ છે જે E મેળવવાની બીજી રીત છે મારો અર્થ એ છે કે H મેળવવાનો ખરેખર રસ્તો શું હતો કે ∇×E લો બરાબર અને જયારે હું તે લઈશ ત્યારે ∇×E jωμH થશે તેથી જ્યારે અહીં હું ∇×E આ સૂત્રને સરળ બનાવીશ ત્યારે ત્યાં ફક્ત એકજ પદ અસ્તિત્વ ધરાવતું હશે અને જે dUdxz jωμUηz હશે આ સરળ 1D નું સૂત્ર છે આપણે બધા જાણીએ છીએ કે તેને કેવી રીતે ઉકેલવું બરાબર તેથી અહીંથી આપણે શું લખી શકીએ આપણે જોઈ શકીએ છીએ કે આ z ની સાથે છે તેથી આપણે તેને સ્કેલાર સૂત્રમાં ફેરવીશું તમે શું મેળવો છો dUxdxjωμUη0 તેથી જો હું તમને પૂછું કે આ બધા સૂત્રો ક્યાં માન્ય છે તે બધે જ માન્ય છે ગમે તે બિંદુ x લઇ લો આ સૂત્ર માન્ય ગણાશે કારણ કે સામાન્ય રીતે તે મને E અને H વચ્ચેનો સંબંધ આપે છે બરાબર જો તમે આ સામાન્ય સૂત્ર નો અર્થ જુઓ તો E અને H નો ગુણોત્તર બનવો જોઈએ હવે તે ખરેખર બાઉન્ડ્રી કન્ડિશન નો અંત બનાવીશ હવે આ પ્રશ્ન જે મેં અહીં લખ્યો છે તે આ બિંદુ પાસે અને આ બિંદુ પાસે પણ માન્ય ગણાશે બરાબર તેથી હકીકતમાં આ બાઉન્ડ્રી કન્ડિશન શું છે વિદ્યાર્થી તે અચળ છે અચળ બરાબર તેથી Ux0અચળ બરાબર બીજી બાઉન્ડ્રી કન્ડિશન શું છે વિદ્યાર્થી ન્યુમેન વિદ્યાર્થી ન્યુમેન બાઉન્ડ્રી કન્ડિશન કહે છે અને અમુક લોકોનો સમૂહ તેને શું કહે છે વિદ્યાર્થી સોમરફેલ્ડ હા ઘણા નામ છે સોમરફેલ્ડ 0 ના સમૂહ ના હોવા જોઈએ બરાબર તેથી સામાન્ય રીતે તે શું છે તે αUβUઅચળ છે આ પ્રકારની બાઉન્ડ્રી કન્ડિશન આપણી પાસે છે તેથી નોંધ લેશો કે જો તમે અહીં ફરીથી યાદ કરો કે આ વીક ફોર્મ માં છે અંતના બિંદુ ના પદ પાસે dUdx છે બરાબર તેથી જ તે ઉપયોગી થશે હું અહીં આ dUdx ને બીજા પદ તરીકે બદલાવીશ આપણે જોશું કે તે કેવી રીતે સરળીકરણ તરફ લઇ જાય છે તેથી આપણે એફઈએમ નો ઉપયોગ કરીને આ સૂત્રને ઉકેલવાનો પ્રયાસ કરીશું અત્યાર સુધીનું બધું સ્પષ્ટ છે